ફરી સ્વાગત છે આપનું તેથી વધુમાં ખાસ કરીને લાંબા કેબલ્સમાં ચાર્જિંગ કરંટ ઇન્ટરસેથના ઓવરહિટીંગનું કારણ બની શકે છે તેથી આ ચાર્જિંગ કરંટ જ ઇન્ટરસેથના ઓવરહિટીંગ માટે જવાબદાર રહેશે તેથીપ્રેક્ટિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિકલમાં આમાંથી કોઈપણ ગ્રેડિંગની પદ્ધતિઓનો ઉપયોગ થતો નથી તેથી વાસ્તવમાં આ પદ્ધતિઓનો ઉપયોગ થતો નથી જ્યારે પણ જરૂરી હોય ત્યારે ઓઇલ ફિલ્ડ અને ગેસ ફિલ્ડ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ કેબલ માટેની વસ્તુઓ છે હવે પછીની વસ્તુ આપણે પછી જોઈશું હવે બીજા દાખલા 2 પર આવો અહીં આપવામાં આવ્યું છે કે 33 kV 3 ફેઝ સિસ્ટમ પર ઉપયોગમાં લેવામાં આવતા સિંગલ કોર કેબલ્સ માટેનો સૌથી વધુ ઈકોનોમિકલ કંડકટર વ્યાસ જો મહત્તમ સ્ટ્રેસ નું r s મૂલ્ય 35 થી વધુ ન હોય તો શોધો અને ઇન્સ્યુલેશનની રેડિયલ જાડાઈ પણ શોધો આ સવાલ છે બરાબર છે તેથી તમારે તે સિંગલ કોર કેબલ્સ માટેનો ઈકોનોમિકલ કંડકટર વ્યાસ શોધવો પડશે બરાબર છે અને ઓપરેટિંગ વોલ્ટેજ 33 kV છે તે લાઇનથી લાઇન અને 3 ફેઝ છે અને મહત્તમ સ્ટ્રેસ 35 છે અને તમારે ઇન્સ્યુલેશનની રેડિયલ જાડાઈ પણ શોધવી પડશે તેથી આપણે તેને કેવી રીતે હલ કરીશું તેથી ફક્ત તમારી આ બાજુ જુઓ આ બાજુ આને જોશો નહીં આ એક બીજી સમસ્યા છે આ બાજુ જોવાની જરૂર નથી તમે કૃપા કરીને આ એક કાળી શાહી જુઓ મોસ્ટ ઈકોનોમિકલ કન્ડિશન માટે આપણે જાણીએ છીએઆ સમીકરણ 12 છે ખરેખર તે e છે એનો અર્થ છે અને ખરેખર તે હું અહીં લખી રહ્યો છું ખરેખર તેથી જ તે છે હવે સમીકરણ 9 નો ઉપયોગ કરીને સમીકરણ 9 એ તમારા V ભાગાકારમાં મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ છે અને તેને 35 kV દીઠ સેન્ટિમીટર આપવામાં આવેલ છે તેથી અહીં સૂત્ર લખવાની જરૂર નથી મારો અર્થ V એ લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે અને આ ખરેખર 35 આપવામાં આવ્યું છે અને લાઈન ટુ લાઈન વોલ્ટેજ આપવામાં આવી છે V એ લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે તેથી જ તે લાઈન ટુ લાઈન વોલ્ટેજ 33 kV છે તેથી લાઈન ટુ ફેઝ Kv છે તેથી આ તમારો V છે બરાબર છે તેથી હવે જો તમે આને r માટે હલ કરો તો તમારું છે કારણ કે જ્યારે R ની બરાબર er હોય ત્યારે ખરેખર મેં તમને કહ્યું હતું અને લખ્યું પણ હતું કે e બરાબર 2 718 છે તેથીતેથી જ તમને r 0 544 સેન્ટિમીટર જેટલું મળશે તેથી R 2 718r બરાબર છે તેથી r 0 544 બરાબર છે તેથી આને આ એક સાથે ગુણાકાર કરો તે R 1 479 સેન્ટિમીટરની બરાબર હશે તેથી ઇન્સ્યુલેશનની જાડાઈ આ હશે તે R છે બરાબર છે જે 1 479 છે અને તે કંડકટરનો વ્યાસ છે તેથી ઇન્સ્યુલેશનની જાડાઈ છેમારો મતલબ છે કે આ કંડક્ટર જેવું છે ખરું તે ત્રિજ્યા છે ખરું આ r છે અને આ તમારી બાહ્ય ત્રિજ્યા છે જે આ કેપિટલ R છે તેથીઆ ઇન્સ્યુલેશનની જાડાઈ આ r 0 544 છે અને આ R તમારું 1 479 છે તેથી જાડાઈ છે તેથી જ તે 1 479 માઈનસ 0 544 છે તેથી 0 935 સેન્ટીમીટર બરાબર આ સમજવા માટેનું ઉદાહરણ છે જે બહુ સરળ છે ઉદાહરણ 3 આ કિસ્સામાં તમને એક જ કોર કેબલના મહત્તમ વર્કિંગ વોલ્ટેજ મળશે જેમાં બે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A અને B છે મારો અર્થ એ છે કે A એક ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે અને B બીજી ઇન્સ્યુલેટીંગ મટિરિયલ છે કંડક્ટરની ત્રિજ્યા 0 5 સેન્ટીમીટર આપવામાં આવેલ છે અંદરની ત્રિજ્યા 2 5 સેન્ટીમીટર છેઇન્સ્યુલેશન A ની મહત્તમ પોટેન્શિયલ ગ્રેડીઅન્ટ 60 છે મેં હમણાં જ લખ્યું છે અને કેબલ બી માટે ઇન્સ્યુલેશન 50 છે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A માટે તે બરાબર 4 આપવામાં આવી છે 5 છે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ B માટે તે બરાબર 2 5 આપવામાં આવી છે તે આપેલ પરિમાણ છે તમારે મહત્તમ વર્કિંગ વોલ્ટેજ શોધવાનું રહેશે હવે કંડક્ટર ત્રિજ્યા 0 5 સેન્ટિમીટર આપ્યો છે અને અંદરની ત્રિજ્યા 2 5 સેન્ટિમીટર છે તે R છે તે 2 5 સેન્ટિમીટરની બરાબર છે અને તમારી પાસે બે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A અને B છે તેથી પ્રથમ ડાઇલેક્ટ્રિક સ્તર A જે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A માટે છે અને તે ત્રિજ્યા સુધી હોવું જોઈએ અને રેડીઆઈ અને R વચ્ચે ડાઇલેક્ટ્રિક B નો સ્તર છે તેનો અર્થ એ કે તે કંઈક છે થોડી રાહ જુઓ તેનો અર્થ એ કે તમારી પાસે આ કંડકટર છે જે સપ્રમાણમાં હોઈ શકે નહીં પરંતુ આ તમારી ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A છે અને આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ B છે તેથી ધારો કે જો આ ત્રિજ્યા r આપવામાં આવી છેબરાબર છે અને આ તમારું r1 છે અને આ જેને તમે R કહો છો છો તે છે તેથી આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ A છે આ ઇન્સ્યુલેટીંગ મટિરિયલ B છે અને આ તે પરમીટીવીટી છે અને આ કંડક્ટર ત્રિજ્યા r છે આ આકૃતિ છે તેથી તેનો અર્થ એ કેપ્રથમ ડાઇલેક્ટ્રિક સ્તર A ને ત્રિજ્યા r1 સુધી લો તેથી તે ત્રિજ્યા r1 સુધીનો છે અને આ જેને તમે કહો છો તે રેડીઆઈ r1 અને R વચ્ચેની ડાઇલેક્ટ્રિક B નો સ્તર છે તેથી તમે ઇલેક્ટ્રિક તીવ્રતા સામાન્ય સમીકરણ છે તેથી ની બરાબર 60 છે કારણ કે તે ઇન્સ્યુલેટ A ની મહત્તમ પોટેન્શિયલ ગ્રેડીઅન્ટ 60 આપેલી છે તેથી ની બરાબર 60 છે અને બીજો એક અર્થ એ થાય કે અહીં છે બરાબર છે હવે બધા પેરામીટર આપણી પાસે છે છે r સીધો આપવામાં આવ્યો છે તમે તેને સીધો મૂકી શકો છો અને તમે ગણતરી કરી શકો છો કારણ કે પણ આપવામાં આવેલ છેr પણ જાણીતું છે જો તમે ત્યાં મૂકી દો તો તમને ની બરાબર 120 મળશે આ તે મળશે હું તેને અહીં બતાવી રહ્યો નથીપરંતુ તમે મૂકી શકો છો અને ચકાસી શકો છો એ જ રીતે બીજા માટે ની બરાબર 50 છે કારણ કે આ 50 છે અને જો બરાબર 2 5 છે બરાબર 2 5 મૂકી દો અને જેને તમે કહો છો તે અહીં 120 છે તમે અવેજી કરો પછી ની બરાબર2 5 છે તમે અહીં આ બધું આ સમીકરણ માં મૂકશો તો પછી માત્ર બાકી રહેશે આ સમીકરણની બરાબર 50 આપેલ છે હવે માત્રઉકેલો તો તમને બરાબર 0 96 સેન્ટિમીટર મળશે બરાબર છે આ સરળ વસ્તુ છે તેથી જ મેં પગલું નથી લખ્યું પણ હું તમને કહું છું કે કેવી રીતે કરવું આ કિંમતો અહીં બદલી છે આ અહીં ખરેખર 120 છે તે બનશે 2 5 છે તેથી મૂળરૂપે તે 1202 5 હશે તેથી તે લગભગ 80𝑟1 હશે બરાબર છે તેથી તે પછી તમે ની ગણતરી કરો તમને આ સમીકરણ બરાબર 50 આપવામાં આવેલ છે બરાબર છે તેથી આ રીતે તમે મેળવી શકો છો તેથી તે જ રીતે તમારા વોલ્ટેજ V બરાબર જે આપણે પહેલા જોયું છે તે સામાન્ય સૂત્ર છે તેથી તેથી આ બધી કિંમતો જાણીતી છે તેથી આપણને આ મળશે તેથી V 65 51 kV મળશેઆ વોલ્ટેજ છે હવે ફરીથી એક નાનો પ્રશ્ન છે V એ લાઈન ટુ લાઇન વોલ્ટેજ છે કે તે લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે આ તમારા માટે એક પ્રશ્ન છે જ્યારે તમે આ કરશો ત્યારે તમે જોશો કે શું તે લાઈન ટુ લાઇન વોલ્ટેજ કે લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે શું તે ફેઝ વોલ્ટેજ અથવા લાઇન વોલ્ટેજ છે આ તમારા માટે હમણાં એક પ્રશ્ન છે ઉદાહરણ ચાર 66kVના સિંગલ કોર કેબલ માટે જ્યારે કંઇ પણ ઉલ્લેખ કર્યો ના હોય ત્યારે આપણે 66kV લઈ લઈશું આ વોલ્ટેજ હંમેશા લાઈન ટુ લાઇન વોલ્ટેજ રહેશે બરાબર છે હવે3 ફેઝ સિસ્ટમમાં 2 સેન્ટિમીટર વ્યાસનો કંડકટર છે અને અંદરના શીથ નો વ્યાસ 5 3 સેન્ટીમીટર છે તેમાં 2 ઇન્ટરસેથ હોવું જરૂરી છે તેથી તે સ્ટ્રેસ ડાઇલેક્ટ્રિક્સ ના 3 સ્તરોમાં સમાન મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો વચ્ચે બદલાય છે તેથી ઇન્ટરસેથની સ્થિતિ શોધોમહત્તમ અને લઘુત્તમ સ્ટ્રેસ અને ઇન્ટરસેથના વોલ્ટેજ શોધો ઇન્ટરસેથનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ મહત્તમ સ્ટ્રેસ શોધો મારો અર્થ તે છે કે ઇન્ટરસેથ સાથેનું વોલ્ટેજ વિતરણ શું હશે અને બીજી વસ્તુ જો ત્યાં ઇન્ટરસેથ નથી તો મહત્તમ સ્ટ્રેસ શું હશે અને ઇન્ટરસેથ સાથેનો સ્ટ્રેસ શું છે હવે આ પ્રશ્ન છે હવેઆકૃતિ 7નો સંદર્ભ લો પીક વોલ્ટેજ પર ફેઝ જુઓ આ V છે પ્રથમ વિશે ભૂલી જાઓ પહેલા એ લાઈન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે તે ફેઝ rms વોલ્ટેજ છે પછી આને દ્વારા ગુણાકાર કરો એટલા માટે તે પીક વોલ્ટેજ થશે હવે આ આપવામાં આવેલ છે મહત્તમ અને લઘુત્તમ સ્ટ્રેસ સમાન હોવાથી આનો અર્થ એ કે બધા સમાન એટલે કે આ કન્ડિશન બનશે આ આપણે જોયું છે તેથી હવે તેથી કેપિટલ R ભાગ્યા નાના r Rr બરાબર થશે કેમ કારણ કે બધાનો ગુણાકાર કરો આનો અર્થ એ થાય કેરદ કરવામાં આવશે રદ થશે પછી બાકી રહેશે આ એક R અને આ એક r બાકી રહેશે તેથી તેનો અર્થ એ થાય કે બરાબરથાય છેતેથી ની બરાબર 1 384 છે તો હવે ઇન્ટરસેથની રેડીઆઈઆ સૂત્રમાંથી ની બરાબર છે હવે 1 384 છે r એ 1 છેતેથી 1 384 સેન્ટિમીટર છે તેવી જ રીતેબરાબર છે બરાબર 1 384 છે પણ 1 384 છે તેથી તે 1 915 સેન્ટિમીટર બરાબર હશે ગણતરીઓમાં જો તમને કોઈ ભૂલ મળી હોય કંઈપણ ગણતરી ભૂલ તો કૃપા કરીને મને જણાવો હવે સમીકરણ 25 પરથી હવે આ સમીકરણો આપવામાં આવ્યા છે તેથી ખરેખર આ ત્રણ સમીકરણો હલ કરો આ એક સમીકરણ એકના સમાન છે આ એક આ એક બીજા સમીકરણની બરાબર છે અને આ એક આ બીજા સમીકરણની બરાબર છે તેથી આ ત્રણ સમીકરણને જો તમે હલ કરશો તો તમે આ ત્રણ અજાણ્યા વસ્તુ મેળવશો મારો અર્થ V પહેલેથી જ આપવામાં આવ્યો છે કારણ કે V ખરેખર તે જાણીતું છે V 53 8 kV આપવામાં આવેલ છેતેથી ફક્ત બે સમીકરણો લો અને V તમે તેમાં મૂકો અને તમે કોઈપણ બે સમીકરણો અને માટે હલ કરો અહીં V બરાબર 53 8 મૂકો પછી તમે અને ઉકેલી લો તેથી તમને બરાબર 41 3 kV મળશે આ પીક વેલ્યુ છે કારણ કે આપણે આને પીક વેલ્યુ લીધું છે કારણ કે તે પૂછવામાં આવ્યું છે તેવી જ રીતે ની બરાબર 23 94 kV પીક વેલ્યુ છે તમારે આ વિશે થોડું સાવધ રહેવું જોઈએ આ સમસ્યાને તમારે કાળજીપૂર્વક વાંચવી જોઈએ અને તે મુજબ તમારે કરવું પડશે તેથી એ જ રીતે E min તેનો અર્થ આ મહત્તમ સ્ટ્રેસ છે તેથી આપણને અને મળી ગયા તેથી જ્યારે ઇન્ટરસેથનો ઉપયોગ થાય ત્યારે આ મહત્તમ સ્ટ્રેસ 38 46 અને લઘુત્તમ 27 79 છે જ્યારે ઇન્ટરસેથેથનો ઉપયોગ ન કરવામાં આવે ત્યારે મહત્તમ સ્ટ્રેસ કંડક્ટરની સપાટી પર હોય છે તેનો અર્થ એ કે તે 53 8 V હશે અને તેને દ્વારા વિભાજિત કરવામાં આવશે તમે આ બધી કિંમતને મૂકો છો તો તમને 52 2 મળશે તેથીઆ ઇન્ટરસેથ વિના ઇન્ટરસેથ સાથે ની તુલનામાં ખૂબ વધારે છેતેવી જ રીતે લઘુત્તમ સ્ટ્રેસ સપાટી પર શોધવામાં આવશે જ્યારે R તમારા x ની બરાબર હોય ત્યારે માં બધા ડેટા આપેલા છેતેથી જો તમે તેમાં મૂકશો તો તમને 20 83 kVcm મળશે અહીં તે 27 79 kVcm છે તેથી તે થોડું ઓછું છે પરંતુ સમાન વિતરણ શક્ય નથી પરંતુ આ E max E min વોલ્ટ અહીં યોગ્ય છે તેથી આ તમારો દાખલો ચાર છે હવેદાખલો 5ખરેખર અહીં ઘણાં વિવિધ પ્રકારનાં ઉદાહરણ આપેલા છે ક્યારેક મને લાગે છે કે આપણે જે પણ થિયરીઓ બનાવીએ છીએ તેને સારા ઉદાહરણથી સમજવા જોઈએ તેથી ઉદાહરણ 5 સિંગલ કોર કેબલ કંડક્ટરની ત્રિજ્યા r અને અંદરના શીથની ત્રિજ્યા R છે ઓપરેટીંગ વોલ્ટેજ V છે તે ત્રિજ્યા r1 પર ઇન્ટરસેથ સાથે એવી રીતે આપવામાં આવી છે કે મહત્તમ અને લઘુત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ ડાઇલેક્ટ્રિકના બે ભાગોમાં સરખા રહે પછી એ ત્રિજ્યા અને ઇન્ટરસેથના વોલ્ટેજ શોધો પછી બી ઇન્ટરસેથ સાથે અને વગર મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસનો ગુણોત્તર શોધો સી જો r બરાબર 1 સેન્ટિમીટર છે R બરાબર 3 સેન્ટિમીટર છે V બરાબર 60 kV કૌંસમાં તેનું rms મૂલ્ય આપવામાં આવેલું છે મૂલ્ય શોધો અને ઇન્ટરસેથ સાથે અને વગરમહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસનો ગુણોત્તર આ સવાલ છે બરાબરને તેથી કેવી રીતે કોઈ તે આ જ ફિલસૂફી કરી શકે છે આપણે ત્યાં તેનો ઉપયોગ કરીશું મને લાગે છે કે ત્યાં તે બે ઇન્ટરસેથનો ઉપયોગ કરી રહ્યું છે ઇન્ટરસેથની ત્રિજ્યા છે તેથી સવાલ એ છે કે ઉકેલ કંઈક આ હશે ડાઇલેક્ટ્રિકના બે સ્તરોમાં સમાન મહત્તમ અને લઘુત્તમ મૂલ્યના ઇલેક્ટ્રિક સ્ટ્રેસ માટે જો તે સમાન મહત્તમ અને લઘુત્તમ હોય તો સમાન કન્ડિશનનો ઉપયોગ કરીશું તેથી કારણ કે છે અને છે તમે ગુણાકાર કરશો તો પછી રદ થઈ જશે એટલે તેથી થશેબરાબર ને તો ઇન્ટરસેથની ત્રિજ્યા બરાબર છે હવે આપણે જે સૂત્ર જાણીએ છીએ તેનો આપણે ઉપયોગ કરીશું અહીં ફક્ત એક જ ઇન્ટરસેથ છે તેથી જ છે બરાબર તેથી તેથી આપણે ના રૂપમાં બનાવી રહ્યા છીએ તેથી ખરેખર તે આ તમારી વસ્તુ માટે આ જેવું છે તેથી બરાબર છે આ બેમાંથી તમે ફક્ત આ જ લખી શકો છો આ પ્રથમ કન્ડિશન છે જે તમારે મેળવવી પડશે તેથીઆના રૂપમાં છે હવે બીજું એક એ છે કે જ્યારે તમારું ઇન્ટરસેથ વપરાય છે જ્યારે ઇન્ટરસેથનો ઉપયોગ થાય છે ત્યારે મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ આ હોય છે તેથી આ ની જગ્યાએ તમે અહીં મૂકશો ને આપણે જાણીએ છીએ તોઆપણે મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ આ મેળવી શકીએ છીએ તમે 𝑟1 ને સરળ બનાવો 𝑟1𝑟𝛼 આ કન્ડિશનનો ઉપયોગ કરો અને પછી તમે 𝛼 શોધી શકશો હવે 𝛼 રદ થશે અને તે હશે હવે જ્યારે ઇન્ટરસેથનો ઉપયોગ થતો નથી ત્યારે મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ કંડક્ટરની સપાટી પર હશે એટલે કે હશે જ્યાં r કંડક્ટરની ત્રિજ્યા છે પરંતુ આપણે જોયું છે કે 𝑅𝑟𝛼2 છે તેથી અહીં તમે અવેજી કરશો તેથી તે હશે ઠીક છે આ ઇન્ટરસેથ સાથે મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ અને ઇન્ટરસેથ વિના મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસનો ગુણોત્તર હશે તેથી ઇન્ટરસેથ સાથેનો મહત્તમ ઇલેક્ટ્રિક સ્ટ્રેસ આ એક છે મારો મતલબ કે આ એક અને ઇન્ટરસેથ વગર ઉપયોગમાં લેવાય છે તેથી તેને વિભાજીત કરો જેથી જો તમે V નો ભાગ લો એટલે કે તમારો જેને તમે V કહો છો તે છેદમાં જશે અને આ અંશમાં આવશે બરાબર આવશે તેથી તે હશે V રદ કરવામાં આવશે રદ થશે તેથી છેલ્લે r રદ થશે આખરે તે હશે આ ગુણોત્તર છે બરાબર છે હવે છેલ્લો ભાગ જુઓ તે આપવામાં આવ્યું છે મને આશા છે કે તમે આ સમજી ગયા છો હવે જો C માં r આપવામાં આવેલ છે કેપિટલ R 3 સેન્ટિમીટર અને સ્મોલ r એ ૧ સેન્ટિમીટર છે તેથી31 એટલે બરાબર 1 732 છે તેથી આ સંબંધ આપણે અહીંથી જ જાણીએ છીએઆ કન્ડિશન હંમેશાં જાણીતી છે તેથી પરથી થાય હવે બરાબર 1 732 છે r બરાબર 1 તેથી 1 732 સેન્ટિમીટર થશે અને V અથવા બરાબર એક મિનિટ થોડી ધીરજ રાખો બરાબર છે હવે V એ 60 આપવામાં આવ્યું છે જો તેનુ મૂલ્ય rmsમાં આપવામાં આવે તો rms માં શોધી કાઢો અને જો તે પીક વેલ્યુમાં આપવામાં આવે તો પીક વેલ્યુમાં શોધવુ પડે તેથી તેથી તે 38 ૦4 Kv છે ગુણોત્તર જે આપણે પહેલા જોયો છે ગુણોત્તર બરાબર થશે તેથી તે 0 732 આવે છેતો આ જવાબ છે તેથી પછીનું એક આ બીજું ઉદાહરણ આપણે લઈશું બરાબર તેથી ઉદાહરણ 6 આ કિસ્સામાં 33 KV 3 ફેઝ ભૂગર્ભ ફીડર 3 લાંબી લાઈન 3 સિંગલ કોર કેબલનો ઉપયોગ કરે છે દરેક કેબલનો કંડકટર વ્યાસ 2 5 સેન્ટીમીટર હોય છે અને ઇન્સ્યુલેશનની રેડિયલ જાડાઈ 0 6 સેન્ટિમીટર હોય છે ડાઇલેક્ટ્રિકની રિલેટિવ પરમીટીવીટી 3 1 આપેલ છે a એક ફેઝ દીઠ કેબલનો કેપેસિટીન્સ b ફેઝ દીઠ ચાર્જિંગ કરંટપછી c કે જે તમારા ચાર્જિંગ kVAr છેતેને લખવાની જરૂર નથી તે ચાર્જિંગ kVAr છેપછી d અનલોડ કરેલ કેબલનો પાવર ફેક્ટર 0 03 હોય તો ફેઝ દીઠ ડાઇલેક્ટ્રિક લોસ અને e કેબલમાં મહત્તમ સ્ટ્રેસ શોધો તેથી તે આ વસ્તુ છે તેથી આ પાંચ બાબતો તમારે શોધવાની છે તેથી આપણે આ બધા પેરામીટર અથવા ડેટા કેવી રીતે ઉપયોગ કરીશું જે અત્યારે આપવામાં આવેલા છે હવે સવાલ એ છે કે કંડક્ટરનો વ્યાસ 2 આપવામાં આવેલો છેતેથી r 1 હવે R જાડાઈ હશે આ તમારું ઇન્સ્યુલેશન ત્યાં છેતેથી તમારી ઇન્સ્યુલેશનની જાડાઈ 0 6 સે છેતેથી ત્રિજ્યા વત્તા ઇન્સ્યુલેશનની જાડાઈ કેપિટલ R હશે તેથી R નીબરાબર r વત્તા ઇન્સ્યુલેશનની જાડાઈ જેટલી હશે તેથી r 1 છે અને ઇન્સ્યુલેશનની જાડાઈ 6 છે તેથી 1 25 વત્તા 0 6 તેથી તે 1 85 સે છે અને રિલેટિવ પરમીટીવીટી 3 1 આપવામાં આવેલી છે હવે સમીકરણ 7 પરથી તે C બરાબર ટ્રાન્સમિશન સિસ્ટમ માટેનું આ સમાન કેપેસિટીન્સ પ્રકરણ પણ આપણે જોયું છે બરાબરને પરંતુ છે તમે તે જાણો છો કે 3 85 છે r 1 25 છે તેથી C ખરેખર બરાબર છેપરંતુ કેબલની લંબાઈ 3 4 કિમી છે તેથી તેથી આ હમણાં મીટરમાં છે C આ ફેરાડ્સ માં હશે બરાબર તેથી C ફરાડ્સમાં ગણવામાં આવે છે તેથી C 1 495 Fphase હશે તેથી તે જે પણ છે ચાર્જિંગ કરંટ છે તેથી ફ્રીકવંશી 50 હર્ટ્ઝ છે તેથી છેપછી C છે આપણે અહીં ગણતરી કરી છે અને જેને તમે તે લાઇન ટુ લાઇન વોલ્ટેજ કહો છો તે 33KV છે તેથી લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે તેથીઅને આ વોલ્ટની દ્રષ્ટિએ છે તેથી જ KV તે વોલ્ટમાં 1000 એટલે કે હોઈ શકે છે તેથી આ ખરેખર 8 95 એમ્પીયર બની જાય છે હવે ચાર્જિંગ કરંટ 8 95 એમ્પીયર છે હવે 3 ફેઝ માટે કુલ ચાર્જિંગ kVAr છે જ્યારે આ 3 ફેઝ છે તેથી આ 3 ગુણાકાર લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ લીધા છે છે તેથી ફેઝ દીઠ આપણે 3 ગુણાકાર કરી રહ્યા છીએ કારણ કે આ ચાર્જિંગ કરંટમાં કેપેસિટર ભાગ Fphase આપેલ છે તેથી ચાર્જિંગકરંટ 8 95 એમ્પીયર આપેલ છે તેથી તે 511 5 KVAr આવે છે જેને તમે કુલ ચાર્જિંગ KVAr કહો છો જે થોડી વધારે છે 5 KVAr એટલે કે તે 0 5 MVAr બરાબર છે હવે ભાગ d માં 0 03 આપવામાં આવ્યું છેએટલે કે 88 તેથી બરાબર છેતેથી ડેલ્ટા 1 72 થશે હવે સમીકરણ 13 પરથીફેઝ દીઠ ડાઇલેક્ટ્રિક લોસ આપણે ફક્ત ફેઝ દીઠ ડાઇલેક્ટ્રિક લોસ લખી રહ્યા છીએ તે ખરેખર 5114 6 વોટ બરાબર 5 114kW આવે છે તેથી આ તમારું શું છે તમે તેને ડાઇલેક્ટ્રિક લોસ કહો છો હવે છેલ્લો ભાગ e સમીકરણ 9 પરથી તેથી V એ લાઇન ટુ ન્યુટ્રલ વોલ્ટેજ છે r એ 1 25 છે R એ 1 85 છે આ ડેટા આપવામાં આવ્યો છે તેમાં સંબંધિત કિંમતોને સ્થાનાંતરિત કર્યા પછી તે આશરે 38 88KVસે ની આસપાસ આવશે આ rms મૂલ્ય છે તેથી38 88 KV હશે તેથી આ આંકડાકીય છે મેં આ વસ્તુને ફક્ત આ માટે જ ધ્યાનમાં લીધી છે જો કોઈ ગણતરી કંઈપણ ખોટું અથવા કંઈપણ હોય તો તમે કૃપા કરીને મને જણાવો પછી હું તેને સુધારી શકું આભાર અમે ફરીથી આવીશું